તેથી આપણે આગળ શું કરીશું તે આપણે સરળ રીતે જોઈએ ખૂબ જ સરળ એન્ટેના જેને હર્ટ્ઝ ડાઈપોલ કહેવામાં આવે છે જ્યાં આ J ટર્મ અત્યંત સરળ છે તેથી તે આપણને ફક્ત ડેરીએવેશન ના ફ્લોમાં પ્રેક્ટિસ આપશે સારું પછીથી આપણે થોડી વધુ રસપ્રદ પ્રોબ્લેમ પર આવીશું કે જો હું તમને આપીશ તો આ હર્ટ્ઝ ડાઈપોલ શું છે જેની હું વાત કરું છું તે ખૂબ જ નાના ડાઈમેન્સન નું એન્ટેના છે ખૂબ જ નાનું ડાઈમેન્સન તેથી તેની ઉપરનો કરંટ એ સ્પેસ નું ફંક્શન નથી માત્ર અમુક મૂલ્ય છે તેથી તેથી જ હું સ્ટેપ 1 2 3 સરળતાથી કરી શકું છું જ્યારે હું વાસ્તવિક જીવનની પ્રોબ્લમ પર જાઉં છું ત્યારે મને ખરેખર ખબર નથી હોતી કે એન્ટેના પર કરંટ શું છે તેથી મારે પહેલા ઉકેલવું પડશે અને કરંટ ને શોધવો પડશે પછી આનું પુનરાવર્તન કરો તેથી તે સ્ટેપ 0 અહીં ઉમેરવામાં આવ્યું છે અને તે જ છે જ્યાં કોમ્પ્યુટેશનલ EM અમને ઠીક મદદ કરે છે તેથી આપણે આ સરળ એન્ટેના પર એક નજર કરીશું જે તમારું હર્ટ્ઝ ડાઈપોલ છે તો ચાલો આપણે અહીં A ની વ્યાખ્યા પર ફરી નજર કરીએ આ A ની વ્યાખ્યા છે તો હવે હર્ટ્ઝ ડાઈપોલ શું છે કારણ કે મેં પહેલેથી જ સૂચવ્યું છે કે આ મારી કોઓર્ડિનેટ સિસ્ટમ છે અને મેં અહીં એક નાનો વાયર મૂક્યો છે જે ખૂબ જ નાના પરિમાણનો છે અને કારણ કે તે એટલું નાનું છે જેથી હું કહી શકું છું કે ત્યાં કરંટ સ્પેસ માં અચળ હોવો જરૂરી નથી તેથી હું પૂછી શકું છું કે x y z ના ફંક્શન માં આ કરંટ શું છે તેથી આપણે તેને શું કહી શકીએ અને આપણે તેને કેવી રીતે લખીશું વિદ્યાર્થી મારે તેને x y z ના કાર્ય તરીકે લખવું પડશે તેથી થોડું વધુ ચોક્કસ બનો અને હું કેવી રીતે કરંટ લખીશ તે ત્યાં ડેલ્ટા ફંક્શન્સ હોવા જોઈએ કારણ કે તે ખૂબ જ નાનો છે તેથી આની x પરાધીનતા વિશે શું તે x માં ડેલ્ટા અને પછી y માં ડેલ્ટા બનશે વિદ્યાર્થી તેથી તે z માં ડેલ્ટા નહીં હોય કારણ કે ત્યાં એક પોઈન્ટ હશે આ એક લાઇન કરંટ નથી બરાબર તેથી આ તે એક નાનું સ્ટેપ ફંક્શન છે તેથી તે ઘરે ડ્રાઇવ કરવાનો છે બિંદુ આપણે કહીએ કે તે ખૂબ પાતળું છે અનંત પાતળા અને અમુક મર્યાદિત પરિમાણો માત્ર એક જ દિશામાં હોવાને કારણે આ એક 3D પ્રોબ્લેમ હોવાથી મને 3D ગ્રીન્સ ફંક્શન Green's function ની જરૂર છે તેથી 3D માં ગ્રીન્સ ફંક્શન Green's function નું શું હતું તમને યાદ છે

વિદ્યાર્થી તેથી અહીંથી હું આ હર્ટ્ઝ ડાઈપોલ માટે A લખી શકું છું તે બનવા જઈ રહ્યું છે કે આપણે તેને J અને ગ્રીન્સ ફંક્શન Green's function ના કન્વ્યુલેશન તરીકે લખ્યું છે હવે આમાંથી જ્યારે હું આ કન્વ્યુલેશન માં 3 ઇન્ટિગ્રલ xyz હશે x y બરાબર પોપ આઉટ થશે અને ફક્ત z ને છોડી દઈશ તેથી આ બનશે તો આ ટર્મને સરળ બનાવવાનો વાજબી રસ્તો શું હશે યાદ રાખો આ ખૂબ જ નાનું છે જે તેને હર્ટ્ઝ ડાઈપોલ બનાવે છે હું અહીં શું અંદાજ લગાવી શકું છું યાદ રાખો કે આર અહીં છે વિદ્યાર્થી ટેલર અંદાજ ટેલર અંદાજ કંઈક તે કરતાં પણ સરળ છે તો r શું છે તેથી તમે આ અંતરને જોઈ રહ્યા છો આ અંતર બધા કન્વ્યુલેશન માં છે વિદ્યાર્થી r અચળ છે તેને અંદાજિત બનાવો તેથી હું તે ધારી શકું છું વિદ્યાર્થી સતત આપણે અચળ લઈએ તેથી આપણને બધા અચળ અહીં મળ્યા હા મને લાગે છે કે હવે બધુ બરાબર છે હું તેને અહીં લખીશ જ્યા તેથી આગળ વિચારવું કે મારે શું કરવું છે તે શોધવાનું છે અહીં પાછા મારા સ્ટેપ પર જુઓ મારી પાસે જે છે મારો મતલબ કે મારી પાસે J છે મારી પાસે મારી G છે મેં A ની ગણતરી કરી હતી આગળનું સ્ટેપ ગણતરી કરવાનું છે H બરાબર તેથી H માટે હું કયા સંબંધનો ઉપયોગ કરીશ બરાબર વિદ્યાર્થી તેથી આપણે આને સ્ટેપ 2 કહી શકીએ બરાબર હવે તમારે તમારા ફાયદા માટે તમારી કોઓર્ડીનેશન સિસ્ટ્મ નો ઉપયોગ કરવો જોઈએ આ કરવાની સરળ રીતો છે અને આ કરવાની કેટલીક જટિલ રીતો છે અને સાહિત્યમાં પણ આપણે જટિલ અને સરળ રીતો શોધીશું તેથી આપણે આ કરવા માટે એક એલિગંટ વેવ લઈશું તેથી હમણાં કર્લ કરો એક કોઓર્ડીનેશન સિસ્ટ્મ શું છે જેમાં તમે આ કરવા માંગો છો સ્ફેરિકલ તે છે જે તમે આ કરવા માંગો છો બરાબર તમે આને r તરીકે પણ લખી શકો છો અને કાર્ટેશિયન માં પણ કરી શકો છો જે એક ઘણું વધારે કામ હશે તેથી ચાલો આપણે ખરેખર કર્લ લઈએ તે પહેલાં અહીં કેટલીક સરળ વસ્તુઓ કરીએ તેથી આ એક વેક્ટર કેલ્ક્યુલસ આઇડેંટીટી છે જેમ કે પ્રોડ્ક્ટ નિયમ તેથી સ્ફેરિકલ કોઓર્ડિનેટ્સ માં કર્લ લેવાની જગ્યાએ ફક્ત આ સરળ ફેરફાર દ્વારા નોંધ લો કે મારે ખરેખર શું લેવાનું છે માત્ર ગ્રેડિયંટ તેની ગણતરી કર્લ કરતા પણ ખૂબ જ સરળ છે બરાબર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 હવે સ્ફેરિકલ કોઓર્ડિનેટ્સ માં પણ આ ગ્રેડિયંટ છે તેથી ચાલો આપણે તેને લખીએ

હવે અહીં શું પૂછવામાં આવી રહ્યું છે મને શું મળશે વિદ્યાર્થી પ્રથમ તેથી તે થશે બરાબર ક્રોસ પ્રોડક્ટ અને દિશા વધુ મહત્વની હશે વિદ્યાર્થી તમારી પાસે આ સ્ફેરિકલ કો ઓર્ડિનેટ્સ છે બરાબર તો કઈ બાજુ છે નીચે તરફ ત્રીજી દિશા કઈ રીતે છે બોર્ડમાં છે કે બોર્ડની બહાર બોર્ડમાં બરાબર તેથી તે હંમેશા ક્યાં નિર્દેશ કરશે બરાબર અને તમે જાણો છો કે તેનું મેગ્નિટ્યુડ છે બરાબર

તેથી આ મેગ્નેટિક ક્ષેત્ર છે કારણ કે આપણને મળ્યું શું મને આ મેળવવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા ના સાચું અને કારણ એ છે કે તમે આ બુદ્ધિશાળી પસંદગીઓ કરી છે અહીં હું તમને સ્ફેરિકલ કો ઓર્ડિનેટ્સ માં કર્લ મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છું તે વિશે હું જાણતો નથી મારે વધુ બીજગણિત કરવું પડશે આ અચળનો 0 કર્લ છે વિદ્યાર્થી ઉદાહરણ તરીકે જો તમે બાલાનીસ જે રીતે કરે છે તે જુઓ તો તે થોડા વધુ સ્ટેપ્સ લે છે કારણ કે તે સ્માર્ટ કોઓર્ડિનેટ સિસ્ટમ માં નથી પરંતુ આ માટે અન્ય લેખક છે સંદર્ભ સમય 1523 અન્ય પુસ્તક તે આ સરસ રીતે કરે છે તેથી કે માત્ર ભૂમિતિ દ્વારા તમે જોઈ શકો છો કે આ H હંમેશા નિર્દેશ કરે છે તેથી એકવાર મને H મળી જાય હું પૂર્ણ કરું છું કે હું મારું ઇલેક્ટ્રિક ક્ષેત્ર કેવી રીતે મેળવી શકું કર્લ બરાબર તેથી હું અહીંથી ફક્ત કર્લ રિલેશન દ્વારા E મેળવી શકું છું બરાબર તેથી આ પછીના મોડ્યુલ માં આપણે આ ડેરીવેશન પૂર્ણ કરીશું તેથી માત્ર તેથી એક છેલ્લી વસ્તુ જે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું તે એ છે કે આ મેગ્નેટિક ક્ષેત્રના બે અલગ અલગ ભાગો છે એકમાં 1r પર ડીપેન્ડ્ન્સ છે અને બીજી પર ડીપેન્ડ્ન્સ છે જો હું ઓબ્જેક્ટ થી ખૂબ દૂર જઈશ તો કયા ટર્મ દાર્શાવ્યું ધરાવશે વિદ્યાર્થી માત્ર r 1r પ્રભુત્વ મેળવશે બરાબર તેથી તે હજુ સુધી તે મેળવ્યા વગર હું તમને કહી શકું છું કે ઇલેક્ટ્રિક ક્ષેત્ર માટે પણ આવું જ થશે ડાઈપોલ થી દૂરનું ક્ષેત્ર 1r શબ્દ દ્વારા દાર્શાવ્યું છે તો શું તે કોઈ એવી બાબતથી વિપરીત છે જે તમે ક્લાસ 9 માં છો વિદ્યાર્થી જો હું પોઈન્ટ ચાર્જ લઈશ તો તેનાથી દૂર કોઈ પણ અંતરે ઇલેક્ટ્રિક ક્ષેત્ર શું છે તે કુલમ્બ નો લૉ મને કહે છે વિદ્યાર્થી ડાઈપોલ માટે હા પરંતુ અહીં આપણા ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રો જે એન્ટેના ના આ નાના બિલ્ડિંગ બ્લોકથી 1r દૂર છે જે હર્ટ્ઝ ડાઈપોલ છે જે મને 1r આપે છે બરાબર તેથી દૂરનાં ક્ષેત્રો 1r છે બરાબર આ અગત્યનું રહેશે કારણ કે આપણે અહીં જઈએ છીએ અને કોઈપણ એન્ટેના માટે આ સાચું છે કોઈપણ વિચિત્ર આકારનું એન્ટેના તેનાથી દૂર જાય છે 1r માટે ફિલ્ડ ઓછું થાય છે